સુપ્રભાત ક્વોલિટી કન્ટ્રોલ પરના બીજા લેક્ચરમાં ફરિથી સ્વાગત છે તેથી આપણે ક્વોલિટી કન્ટ્રોલ ચાર્ટ વિશે ચર્ચા કરી રહ્યાં હતાં તેથી હું આલેક્ચર માં એટ્રિબ્યુટ ચાર્ટ વિશે ચર્ચા કરીશ તેથી એટ્રિબ્યુટ્સ માટેના કન્ટ્રોલ ચાર્ટ્સ હું જે પ્રથમ ચાર્ટ સિલેક્ટ કરીશ તે છે પી ચાર્ટ પી ચાર્ટ્સનો ઉપયોગ સેમ્પલમાં ડીફેક્ટિવનું પ્રોપોર્શન માપવા માટે થાય છે પ્રોપોર્શન ડીફેક્ટિવ એટલે બધી સેન્ટર લાઇનની ગણતરી તેમજ અપર અને લોવર કન્ટ્રોલ લિમિટ અન્ય કન્ટ્રોલ ચાર્ટની ગણતરીને સમાન છે પરંતુ સેન્ટર લાઇન ને પોપ્યુલેશ સેમ્પલ એવરેજ પ્રોપોર્શન ડીફેક્ટિવ તરીકે ગણવામાં આવે છે જેને P¯દ્વારા સૂચવવામાં આવે છે તેથી તે રેન્ડમ સંખ્યાના સેમ્પલના અવલોકનોને લઈ અને એવરેજ P ની ગનતરી કરીને મેળવવામાં આવે છે U C C LP¯ ZP સિગ્મા શું છે પરંતુ અહીં સ્ટન્ડર્ડ ડેવિએશન શું છે તેથી P¯એ અહીં સેમ્પલ પ્રોપોર્શન ડીફેક્ટિવ છે તેથી તે સ્ટન્ડર્ડ નોર્મલ ડેવિએશન છે અને σp એ એવરેજ પ્રોપોર્શન ડીફેક્ટિવનું સ્ટન્ડર્ડ ડેવિએશન છે pP¯1 P¯n જ્યાં n સેમ્પલ સાઇઝ P¯ સેમ્પલ ડીફેક્ટીવનુ પ્રમાણ તેથી આ એક પ્લોટ કરેલો પી ચાર્ટ છે તે અહીંના એક રેફરન્સમાંથી લેવામાં આવ્યું છે તેથી તે ડીફેક્ટિવ એકમોનું પ્રોપોર્શન બતાવી રહ્યું છે અપર કંટ્રોલ લિમિટ અને લોવર કન્ટ્રોલ લિમિટ ત્યાં છે તો હું આ ન્યુમેરિલકલ લઈશ નટ અને બોલ્ટ્સ પ્રોડ્યુસ કરનારી એક ઇન્ડસ્ટ્રીમાં ક્વોલિટી ચેકઅપ દરમિયાન રેન્ડમ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને નટ અને બોલ્ટ્સના કેટલાક ડીફેક્ટિવ પીસને લઈ નીચે ટેબલ બનાવેલુ છે આપેલા ડેટાનો ઉપયોગ કરીને તે પી ચાર્ટ દોરો તો આપણી પાસે 1 થી 30 નો સમયગાળો છે તેથી આ સબગ્રુપનુ મૂલ્ય છે અને ડીફેક્ટિવની સંખ્યા તે છે હવે હું આ ડેટાને મારી એક્સેલ શીટ પર એક્સપોર્ટ કરીશ મેં તે પહેલાથી જ એક્સપોર્ટ કરી છે અને તમને બતાવવા માંગું છું કે આપણે પી ચાર્ટ કેવી રીતે બનાવીશું સૌ પ્રથમ આપણી પાસે બધા ડીફેક્ટિવ પીસ સંખ્યા અને પીરિયડ છે આ વાસ્તવિક સમયગાળો છે આ જ્યારે નંબર સિલેક્ટ કર્યો ત્યારે છે તેથી આ નંબર ડીફેક્ટિવ છે મારે પ્રોપોર્શન જોવાની જરૂર છે અને હું np ચાર્ટ પર આવીશ જ્યારે આ સીધુ પ્લોટ કરીશુ તેથી તમારી પાસે પ્રોપોર્શનની સંખ્યા એ નંબર ઓફ ડીફેક્ટિવ ભાગ્યા કુલ પીસ કે જેનું નિરીક્ષણ કરવામાં આવ્યુ છે તે છે આ 0 95 છે બરાબર જો હું આ ડીફેક્ટિવની સંખ્યાને રીપીટ કરીશ જે ડીફેક્ટિવની સંખ્યા બરાબર છે જે 19 ભાગ્યા સબગ્રુપની સાઇઝ જે છે 200 એન્ટર તેથી હું આને મારા પ્રોપોર્શનસ ડીફેક્ટિવ અને ફોર્મેટ સેલ મેળવવા માટે ડ્રેગ કરીશ હું તેને બે ડેસિમલ પ્લેસ પર લઈ જઈશ બરાબર તો આ મારું પ્રોપોર્શન ડીફેક્ટિવ છે તેથી હું તેને ડીફેક્ટિવ કહીશ બરાબર હવે આ મારું પરસન્ટ ડીફેક્ટિવ છે હવે હું અપર કન્ટ્રોલ લિમિટ અને લોવર કન્ટ્રોલ લિમિટની ગણતરી ફોર્મ્યુલાની મદદથી કરી શકું છું U LP¯ZP pP¯1 P¯n તેથી z ની કિંમત જે હું અહીં 3 લઈશ તેથી આ પરસન્ટ ડિફેક્ટિવ છે તો P¯ શું છે આ મૂલ્યોની એવરેજ એન્ટર કરો જે બરાબર છે 0 1 હું તેને અહીં મૂકીશ આ P¯ છે હું ફક્ત એક બોક્સમાં લઈશ અને તેને લાલ કલર કરીશ તેથી આ છે P¯ આ વેલ્યુ P¯ ની બરાબર છે બરાબર પછી હું બીજી વાર અહીં લોવર કન્ટ્રોલ લિમિટ મૂકવાનો પ્રયત્ન કરી રહ્યો છું પછી મારી અપર કન્ટ્રોલ લિમિટ મૂકીશ C LP¯ ZP pP¯1 P¯n હું ફરીથી P¯ ફરીથી મૂકીશ આ મૂલ્ય P¯ ગુણ્યા 1 માઈનસ ફરીથી P¯ની કિંમત D32 n દ્વારા વિભાજિત તો અહીં n શું છે એ સબગ્રુપ સાઇઝ છે બરાબર n એ ખરેખર આ મૂલ્ય B2 સબગ્રુપ સાઇઝ છે તેથી પહેલા મને બ્રેકેટ કૌંસ બંધ કરવા દો મારે અહીં સ્ક્વેરરુટ લેવાની પણ જરૂર છે તેથી હું અહીં બ્રેકેટ શરૂ કરીશ પછી સ્ક્વેર રુટ લઈશ જેથી મારે બ્રેકેટ બંધ કરવા પડશે અને આને બંધ કરવું પડશે આપણે ટાઈપિંગ ભુલ કરી તે 0 36 છે તેથી અવગણો LP¯ 3P¯1 P¯n તેથી આ ફોર્મ્યુલા પૂર્ણ છે તો હું ડોલર સાઈન મૂકીશ p બાર ની વેલ્યુ લોક કરવા માટે આ B2સબગ્રુપ સાઇઝ બદલાશે આ હવે બદલી ગયુ છે અને હું તેને ફોર્મેટ કરીને તેને પાછું બે ડેસિમલ પ્લેસ પર લાવવા માંગુ છું અથવા હું તેને ત્રણ ડેસિમલ પ્લેસ પર મૂકી શકું છું તમે જાણો છો કે હું જ્યાં છું અત્યારે પ્રોપોર્શન ડીફેક્ટિવ સાથે કામ કરી રહ્યો અને પ્રોપોર્શનને બીજા 0 ની જરૂર પડી શકે છે ડેસિમલ પછી 0 મહત્વનો છે તો આ વેલ્યુ છે અને હું આને ડ્રેગ કરી રહ્યો છું તેથી હું આ માટે મારી લોવર કન્ટ્રોલ લિમિટ મેળવીશ હું મારી અપર કંટ્રોલ લિમિટ શોધી શકું છું તફાવત માત્ર એટલો જ કે હું ફક્ત આ ફોર્મ્યુલાને પાછો ડ્રેગ કરી રહ્યો છું બરાબર તેથી માત્ર વસ્તુ એ છે કે મારે ખાતરી કરવાની જરૂર છે કે આ B એ ત્યાં સબગ્રુપ P રહે છે અને માઈનસની જગ્યાએ હું પ્લસ લઈશ તેથી આ મૂલ્ય છે બરાબર લોઅર કંટ્રોલ લિમિટ અપર કંટ્રોલ લિમિટ પછી સેન્ટર લાઈન તે બીજુ કંઈ નથી પરંતુ મારું આ p બારનુ મૂલ્ય છે જે ડોલર D32 ની બરાબર છે બરાબર હું તેને માત્ર ત્યાંથી લઈશ આ મૂલ્ય D32 ડોલર એન્ટર તેથી આ છે પ્રોપોર્શન ડીફેક્ટિવ તો હું આને લાઈનો ઉપયોગ કરીને પ્લોટ કરવાનો છું તેથી મને આ મળ્યું છે આ મારું પ્રોપોર્શન ડીફેક્ટિવ ચાર્ટ અથવા P ચાર્ટ છે બરાબર તેથી આ હું મુકીશ અહીં ચાર્ટનું શીર્ષક આ P ચાર્ટ છે બરાબર લોવર કન્ટ્રોલ લિમિટ અપરા કન્ટ્રોલ લિમિટ અને સેન્ટર લાઇન બરાબર હવે મને અપર કંટ્રોલ લિમિટ લોઅર કંટ્રોલ લિમિટ અને સેન્ટ્રલ લાઇન મળી છે મારે મારી પ્રોસેસ મૂકવાની જરૂર નથી અહીં પ્રોસેસ એ પરસ્ન્ટ ડીફેક્ટિવ છે તેથી હું તેને ફરીથી પ્લોટ કરીશ તેથી હું મારી પરસન્ટ ડિફેક્ટિવ સિલેક્ટ કરીશ અને મારી કન્ટ્રોલ લિમિટ અને સેન્ટર લાઇન પછી લાઇન ડાયાગ્રામ ઇન્સર્ટ કરો આ મારો P ચાર્ટ છે બરાબર તેથી આખી પ્રોસેસ કન્ટ્રોલમાં છે બરાબર આ કન્ટ્રોલમાં રહેલી ક્વોલિટિ પ્રોપોર્શન ડિફેક્ટિવ ત્યાં છે પરંતુ તે આ 3 σ ની લિમિટમાં છે જો હું મારી સિગ્મા લિમિટ ઘટાડીશ તો તે આ કન્ટ્રોલ વેલ્યુની બહાર જઈ શકે છે તે સૌથી મોટી વેલ્યુ છે તે કન્ટ્રોલમાંથી બહાર નીકળી શકે છે અને હું ડેટા લેબલ્સ કરી દઉં બરાબર 0 16 એ મહત્તમ મૂલ્ય છે અને લઘુત્તમ મૂલ્ય 0 05 છે બરાબર તેથી આ P ચાર્ટ હતો તેથી આગળ P ચાર્ટ્સની સમાન np ચાર્ટ્સ છે તેની પહેલાં હું C ચાર્ટ્સને આવરી લેવાનો પ્રયત્ન કરીશ C ચાર્ટ્સ શું છે C ચાર્ટ્સ એ જ્યારે આપણી પાસે નંબર ઓફ ડીફેક્ટ્સ અથવા ડીફેક્ટ્સ પર યુનિટ હોય ત્યારે ડીફેક્ટ્સ પર યુનિટને મોનિટર કરવા માટે ઉપયોગમાં લેવાય છે ઉદાહરણ તરીકે તમારી પાસે નંબર ઓફ ડીફેક્ટ્સ છે મેં કહ્યું તેમ જ્યારે આપણે કોઈ કાર મેન્યુફેક્ચર કરીએ ત્યારે કોઈ ચોક્કસ વિભાગમાં નંબર ઓફ ડીફેક્ટ અથવા પેક કરેલા બોટલોના ડીફેક્ટિવ પીસ અથવા રેસ્ટોરન્ટમાં પાછા આવેલા ભોજનની સંખ્યા અથવા એવા ટ્રકોની સંખ્યા કે જે એક મહિનામાં તેમના વજનની લિમિટ કરતા વધી જાય ત્યારે C ચાર્ટ્સનો ઉપયોગ થાય છે તો C ચાર્ટમાં એવરેજ નંબર ને C¯વડે દર્શાવવામાં આવે છે બરાબર C L C સેમ્પલની એવરેજ સંખ્યા U C L CzC L L C zC Let z 3 તો અહીં એક C ચાર્ટ પ્લોટ કરેલો છે તેથી તે બતાવી રહ્યું છે કે એક વેલ્યુ કન્ટ્રોલમાં નથી તે માત્ર ડીફેક્ટ ની સંખ્યા છે જે સેન્ટર લાઈન તરીકે કામ કરે છે સેન્ટર લાઇન આ વેલ્યુ બરાબર છે અને અપર કન્ટ્રોલ લિમિટ લોવર કન્ટ્રોલ લિમિટ તે છે તેથી હવે હું મારા C ચાર્ટને વિસ્તૃત કરવા એક ન્ય્મેરિકલ પ્રોબ્લેમ લઈશ અને આ પ્રશ્નમાં આપણી પાસે એક ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રિ છે ઇન્સ્પેક્ટર દ્વારા જુદા જુદા સમયગાળા એ ક્વોલિટી ચેકઅપ કરાયું હતું અને જુદી જુદી નંબર ઓફ ડીફેક્ટ જોવા મળી હતી જે નીચે કોષ્ટકમાં આપેલ છે અને આ ડેટાનો ઉપયોગ કરીને આપણે C ચાર્ટ બનાવવાનો પ્રયત્ન કરીએ અને તે જોઇએ કે પ્રક્રિયાઓ કન્ટ્રોલમાં છે કે નહીં તો આ ડીફેક્ટની સંખ્યા છે ઓટોમોબાઈલ દીઠ 27 ડીફેક્ટ છે આ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં તે મોટરબાઈક હોઈ શકે છે તે કાર અથવા ટ્રક બસ ગમે તે હોઈ શકે છે તેથી ફાઈનલ ઇન્સ્પેક્શનમાં ડીફેક્ટની સંખ્યા 27 મળે છે બરાબર છે તેથી તે અહીં 17 છે 21 અને એ પ્રમાણે આગળ તેથી હું આ ડેટા C ચાર્ટ પ્લોટ કરવા માટે એક્સેલ શીટ માં લઈશ તો આ ડીફેક્ટની સંખ્યા છે પ્રથમ વસ્તુની મારે ગણતરી કરવાની જરૂર છે તે C¯છે જે ડીફેક્ટની એવરેજ સંખ્યા છે બરાબર તેથી હું અહીં મૂકી શકું છું C¯ બરાબર આ સંખ્યાની એવરેજ ઠીક છે એન્ટર તે18 છે તેથી ચાલો હું તેને 2 ડેસિમલ પ્લેસમાં રૂપાંતરિત કરુ17 બીજી રીત એ છે કે એવરેજની જગ્યાએ તેના બરાબર આ નંબરોનો સરવાળો ભાગ્યા આ નંબરની સંખ્યા મુકી શકુ તે એક જ વસ્તુ છે પરંતુ હું આ શા માટે કરી રહ્યો છું કે U ચાર્ટમાં હું તમને કહીશ કે કેટલીકવાર સંખ્યા જુદી હોય છે આપણે ફક્ત એક ઓટોમોબાઈલ લઈએ છીએ આના ભાગ્યા અથવા ફક્ત બીજી ફોર્મ્યુલા શીખવા માટે સંખ્યાઓની ગણતરી બરાબર તેથી આ કાઉન્ટ ગણતરી ફરિથી 30 જ થશે તેથી આ છે C¯ બરાબર પછી હું મારી સેન્ટર લાઈન મૂકી શકું જે C¯ ની બરાબર છે પછી લોવર કન્ટ્રોલ લિમિટ પછી હું મારી અપર કન્ટ્રોલ લિમિટ મૂકીશ બરાબર સેન્ટ્રલ લાઇન એ C¯ ની બરાબર છે એન્ટર હું તેને ડોલર સાઈનથી લોક કરું બરાબર L C L C 3C એન્ટર કરો તેથી તે 5 1 છે તેથી હું અહીં ડોલર સાઇન મૂકીશ અને બે ડેસિમલ પ્લેસ સુધી બરાબર તો આ મારી લોવર કન્ટ્રોલ લિમિટ છે બરાબર તેવી જ રીતે અપર કન્ટ્રોલ લિમિટ હશે U L C3C એન્ટર તો આ મારી અપર કન્ટ્રોલની લિમિટ છે તેથી હું આ પ્લોટ કરી શકું છું એક લાઇન ડાયાગ્રામ દાખલ કરો તેથી આ મારી ડીફેક્ટની સંખ્યા છે બ્લ્યુ લાઇન લોવર કન્ટ્રોલ લિમિટ અને અપર કન્ટ્રોલ લિમિટ બરાબર તેથી જો તમે આ રંગ બદલવા માંગતા હો તો આપણે આ રંગને ગ્રે કરી શકીએ છીએ અને આ ને લાલ રંગ કરી શકીએ છીએ બરાબર તેથી લોવર કન્ટ્રોલ લિમિટ અપરા કન્ટ્રોલ લિમિટ તે છે હું અહીં ડેટા લેબલ્સ મૂકીશ તેથી તે અહીં મારો C ચાર્ટ બતાવી રહ્યું છે બરાબર તેથી જ્યારે ડીફેક્ટની સંખ્યા નિશ્ચિત હોય ત્યારે C ચાર્ટનો ઉપયોગ થાય છે C ચાર્ટની જેમ આપણી પાસે U ચાર્ટ છે C ચાર્ટ સાથે સેમ્પલ સાઇઝ એક યુનિટ છે જે આપણી પાસે ઓટોમોબાઈલમાં એક યુનિટમાં ડીફેક્ટની સંખ્યા હતી પરંતુ જ્યારે યુનિટની સંખ્યા જુદી હોય ત્યારે U ચાર્ટ એ C ચાર્ટ જેવો છે માત્ર સેમ્પલ સાઇઝ એક યુનિટ કરતા વધુ હોય છે તેથી C ચાર્ટ સાથે સેમ્પલ સાઇઝ એક યુનિટ છે પરંતુ જ્યારે યુનિટ સંખ્યા એક કરતા વધુ હોય છે ત્યારે U ચાર્ટનો ઉપયોગ થાય છે યુનિટની સંખ્યા ત્યાં છે તેથી આપણે તેનું પ્રોપોર્શન લઈએ છીએ તેથી અહીં કહેશો કે C ચાર્ટ એક યુનિટમાં ડીફેક્ટની સંખ્યા મોનિટર કરે છે પરંતુ નહિં U ચાર્ટ યુનિટ દીઠ ડીફેક્ટની સંખ્યા મોનીટર કરે છે બરાબર તેથી આપણે ડીફેક્ટની સંખ્યા ને n દ્વારા વિભાજીત કરીએ છીએ C L u U C L u3un L C L u 3un n સબગૃપ સાઇઝ અથ વા સેમ્પલ સાઇઝ તેથી આ એક U ચાર્ટ અહીં પ્લોટ કર્યો છે તેથી હું ન્યુમેરિકલ પ્રોબ્લેમ હોવાથી આને પ્લોટ કરવાનો પ્રયત્ન કરીશ તો C ચાર્ટની જેમ U ચાર્ટનો ઉપયોગ યુનિટ દીઠ ડીફેક્ટની કુલ સંખ્યાની ગણતરી કરવા માટે થાય છે તેથી આ અહીં ન્યુમેરિકલ શું છે ચોક્કસ પ્રકારના કારના મોડેલ માટે કાર ઇન્ડસ્ટ્રિ એક્સેલ બનાવે છે તેના પોતાના ઈન્ડસ્ટ્રીમાં તેના ક્વોલિટિ ઇન્સ્પેક્ટર જુદા જુદા સમયગાળા પર એક્સેલનું રેન્ડમ સેમ્પલ સાઇઝ ચકાસે છે અને ડીફેક્ટિવ પીસની નોંધ નીચે આપેલા કોષ્ટકમાં કરે છે આ આપેલ ડેટા છે U ચાર્ટ બનાવો તેથી તેઓ કહી રહ્યા છે કે ઘણાબધા એક્સેલ્સ પ્રોડ્યુસ થાય છે ફક્ત એક્સેલ્સની રેન્ડમ સાઇઝ સિલેક્ટ કરી છે પહેલાનાં C ચાર્ટમાં આપણી પાસે એક આખુ ઓટોમોબાઈલ હતું અને આપણે કુલ ડીફેક્ટ્સ જોવાનો પ્રયાસ કરી રહ્યા હતા જે છેલ્લે તેને ડિસ્પેચ કર્તી વખતે નોંધવામાં આવે છે તો અહીં તે શું કરે છે તે પહેલા 37 એક્સલ્સ સિલેક્ટ કરે છે પછી તે 42 એક્સેલ્સ લે છે અને 37 માંથી તેને 19 ડીફેક્ટ મળે છે અને 42 માંથી 27 ડીફેક્ટ મળે છે તેથી આપણે યુનિટ દીઠ ડીફેક્ટની ગણતરી કરીએ છીએ 51 એ 19 ભાગ્યા 37 છે 27 ભાગ્યા 42 ઘટીને 0 164 થાય છે તો હું U ચાર્ટ પણ પ્લોટ કરવાનો પ્રયાસ કરીશ તેથી આપણે ડીફેક્ટની સંખ્યાની ગણતરી કરી છે તમે જોઇ શકો છો ફોર્મ્યુલા છે B2 ભાગ્યા C2 છે તે સૂત્ર જુઓ C2 એટલે 19 ભાગ્યા 37 ભાગ્યા યુનિટ દીઠ ડીફેક્ટ તેથી લોવર અને અપર કન્ટ્રોલ લિમિટની ગણતરી કરવા માટે મારે u¯ગણવાની જરૂર છે તેથી u¯ ડીફેક્ટિવની કુલ સંખ્યા ભાગ્યા કુલ પીસ કે જેનું નિરીક્ષણ કરવામાં આવે છે તેની સંખ્યા છે તો આ ડીફેક્ટની કુલ સંખ્યાના સરવાળો જેટલુ છે અને આની જેમ આપણી પાસેકુલ પીસ કે જેનું નિરીક્ષણ કરવામાં આવે છે તેની સંખ્યા છે અને આપણી પાસે u¯ડીફેક્ટિવની કુલ સંખ્યા ભાગ્યા નિરીક્ષણ કરેલા કુલ પીસ સંખ્યા બરાબર છે એન્ટર આ 0 6 છે બે ડેસિમલ પ્લેસ સુધી લાવીએ બરાબર તો આપણી પાસે અહીં u¯ની કિંમત છે તેથી આપણી પાસે સેન્ટર લાઈન અપર કન્ટ્રોલ લિમિટ અને લોવર કન્ટ્રોલ લિમિટ છે સેન્ટર લાઇન u¯ બરાબર છે એન્ટર કર્યુ વેલ્યુ લોક કરી બરાબર છે L u L L u 3un અહીં n એ પીસની સંખ્યા છે જેનું નિરીક્ષણ કરવામાં આવે છે જે અહીં 37 છે જે B2 છે તેથી કૌંસ બંધ કરો એન્ટર તો 0 219 હું તેને બે ડેસિમલ પ્લેસ પર લઈ જઉ બરાબર લોવર કન્ટ્રોલ લિમિટ ત્યાં છે તેથી હું u¯ને લોક કરીશ એન્ટર અને ટ્રેક તો અપર કન્ટ્રોલ લિમિટ તેની જેમજ હશે C L u3un તો આ જ બધુ છે તેથી હું ફક્ત આ યુનિટ દીઠ ડીફેક્ટને પ્લોટ કરીશ અને મને સીધા મારા U ચાર્ટ્સ મેળી જશે તેથી તે લોવર કન્ટ્રોલ લિમિટ અપર કન્ટ્રોલ લિમિટા સેન્ટર લાઇન છે અને અને મારી પાસે આ U ચાર્ટ છે તેથી આપણે જોઈ શકીએ છીએ કે અહીંનું એક નિરીક્ષણ કન્ટ્રોલ બહાર છે પહેલા હું અહીં ડેટા લેબલ્સ ઉમેરીશ તે વેલ્યુ 1 06 છે અને જો હું આ મૂલ્ય પર જઈશ તો તે સીરિઝ અને યુનિટ દીઠ ડીફેક્ટ પણ કહેશે બરાબર 28 ડેટા લેબલ બરાબર તેથી પોઇન્ટ નંબર અહીં 28 છે તો ચાલો હુ માત્ર સેલને સંપૂર્ણ રીતે ડીલીટ કરુ જો હુ આ પોઇન્ટ છોડી દઉ તો આપણી પાસે હવે 29 પોઇન્ટ્સ રહ્યા છે પરંતુ પ્રક્રિયા કન્ટ્રોલમાં આવી છે તેથી હું અહીં સંપૂર્ણ ડેટા રાખવા માટે અનડુ કરીશ તો આ U ચાર્ટ તરીકેનું મારું ચાર્ટ શીર્ષક છે બરાબર તો આગળ np ચાર્ટ આવે છે U ચાર્ટ np ચાર્ટ પર ચર્ચા કરશે np ચાર્ટ P ચાર્ટ્સ જેવું જ છે np ચાર્ટનો ઉપયોગ ચોક્કસ સમય જે ચોક્કસ કલાક સિફ્ટ દિવસો અઠવાડિયા મહિના હોઇ શકે એ સમયે પ્રોસેસમાંથી લીધેલા સેમ્પલના આધારે પ્રોસેસના નોન કન્ફર્મિંગ યુનિટની સંખ્યા ને મોનિટર કરવા માટે થાય છે તેથી સામાન્ય રીતે સેમ્પલની પ્રારંભિક શ્રેણીનો ઉપયોગ નોન કન્ફોર્મિંગ યુનિટ દીઠ સેમ્પલની એવરેજ અંદાજવા માટે થાય છે પછી અંદાજિત એવરેજનો ઉપયોગ નોન કન્ફોર્મિંગ યુનિટ ની કન્ટ્રોલ લિમિટ બનાવવા માટે થાય છે તો આ પ્રારંભિક તબક્કા દરમિયાન પ્રક્રિયા કન્ટ્રોલમાં હોવી જોઈએ જો પ્રારંભિક તબક્કે ફક્ત પ્રારંભિક અંદાજ એસ્ટિમેશન દરમિયાનના પોઇન્ટ્સ કન્ટ્રોલ બહાર હોય તો એસાઇનેબલ કારણ નક્કી કરવું જોઈએ અને એસ્ટિમેશનમાંથી સેમ્પલને દૂર કરવું જોઈએ જે આપણે કરી રહ્યા છીએ તેથી P ચાર્ટ એ છે જે ફ્રેક્શન ડીફેક્ટિવ બતાવે છે જ્યારે np ચાર્ટ ડીફેક્ટીવની સંખ્યા બતાવે છે જેમ તમે જોઈ શકો છો કે તે np ચાર્ટ છે p એ ફેક્શન હતુ અને n એ સંખ્યા છે જો હું નંબર ને ફ્રેક્શન સાથે ગુણુ તો તે ડીફેક્ટીવની સંખ્યા બતાવશે બરાબર તેથી np ચાર્ટ માટે ચાર્ટનાં દરેક બિંદુ ની વેલ્યુ Di દ્વારા દર્શાવવામાં આવે છે જે છે નોન્ કન્ફોર્મિંગ યુનિટની સંખ્યા છે iમાં સેમ્પલની હોઇ શકે છે જો np ચાર્ટ સેન્ટર લાઇનનું નિર્માણ કરે છે તો પ્રોપોર્શન કદાચ સીધા ઇનપુટ કરી શકાય અથવા તે સેમ્પલની શ્રેણીથી અંદાજવામાં આવે છે જો તે સેમ્પલની ફોર્મ્યુલા પરથી અંદાજવામાં આવે છે તો સેન્ટર લાઇનnp¯ છે p i1nDikn અને લોવર અને અપર કન્ટ્રોલ લિમિટ લોવર કન્ટ્રોલ લિમિટ આ રીતે આપી શકાય છે C L np L

L npznpN જ્યાં z 3 તેથી જ્યારે પ્રક્રિયા કન્ટ્રોલની બહાર હોય ત્યારે કન્ટ્રોલ સિગ્નલનો ફોલ્સ અલાર્મ આપે છે તો આ np ચાર્ટનું ઉદાહરણ છે તેથી અમે તમને આની સ્લાઇડ્સ આપીશું તો આ અહીં એક પ્રોબ્લેમ છે તેથી નુમેરિકલ પ્રોબ્લેમ આપણી પાસે છે બલ્બ ઇન્ડસ્ટ્રી જે ટ્રકની હેડલાઇટ માટે લેમ્પ બનાવે છે પ્રોડક્શનમાં ડીફેક્ટિવ નું પ્રમાણ ઘટાડવા માટે ક્વોલિટી ઇન્સ્પેક્ટર વર્કરોની કાર્યક્ષમાતા ચકાસવા એક પરીક્ષણ કરે છે જેમાં તેમણે રેન્ડમ સેમ્પલને લઈ ડીફેક્ટિવ હેડલેમ્પ્સની સંખ્યાને કોષટકમાં નોંધ્યુ હવે ડેટાનો ઉપયોગ કરીને તેઓ તેનો કન્ટ્રોલ ચાર્ટ બનાવે છે આ કંટ્રોલ ચાર્ટ અહીં તે npચાર્ટ હશે તેથી ડીફેક્ટીવ સંખ્યા આપવામાં આવી છે અને સમયગાળો જ્યારે તેણે સેમ્પલા લીધા તે આપેલ છે તેથી હું આને મારી એક્સેલ શીટ પર પ્લોટ કરીશ અને આપણી પાસે ડીફેક્ટીવ સંખ્યા સમયગાળો છે ઠીક છે np ચાર્ટ માટે આપણે શું કરવુ પડે આપણે ગણતરી કરવાની જરૂર છે np¯ ની વેલ્યુ જે અહીં છે બરાબર છે તો આ ડીફેક્ટની એવરેજ જેટલી છે જે આ મૂલ્યોની એવરેજ જેટલી છે એન્ટર તેથી હું ફક્ત આને બે ડેસિમલ પ્લેસ આપીશ તો આ np¯ છે તેથી આપણી પાસે આ સેન્ટર લાઈન np¯ તરીકે છે અને લોવર કન્ટ્રોલ લિમિટ અને અપર કન્ટ્રોલ લિમિટ સેન્ટર લાઈન np¯છે એન્ટર હું ડોલસ સાઈન થી લોક કરીશ અને ડ્રેગ કરીશ એ છે મારી સેન્ટર લાઈન L np 3npN હું અહીં N બરાબર 100 મૂકીશ અહીં N ની કિંમત 100 છે 67100 તેથી મેં પ્રશ્નમાં પણ મૂક્યું છે કે N ની કિંમત 100 છે બરાબર કારણ કે np ચાર્ટ્સના કિસ્સામાં N કોન્સ્ટન્ટ છે તો અહીં વેલ્યુ માઇનસ છે તો આપણે વેલ્યુ 0 મૂકી શકીએ હું જોઇ જોઉ બરાબર આ np¯ અને p¯ બધા અહીં સમાન રહે છે તેથી વેલ્યુ માઇનસ છે તેથી L L ખરેખર આપણે હવે 0 મૂકીશું તેથી હું તેને લુપમાં પણ મૂકી શકું છું જો આ મૂલ્ય 0 કરતા ઓછું હોય તો તેને 0 લો તો એલસીએલ 0 લેવામાં આવે છે બરાબર આપણે ફક્ત આ બે ડેસિમલ પ્લસ અહીં મૂકી શકીએ છીએ આ વેલ્યુ 0 છે અને આ વેલ્યુ હું આને બે ડેસિમલ પ્લેસ પર લાવી શકું છું બરાબર આ વેલ્યુ 11 00 છે અને તે અહીં છે બરાબર હવે હું આ છુપાવીશ 00 અને હવે હું આ વેલ્યુને પ્લોટ કરવાનો પ્રયત્ન કરીશ મેં સીરિઝનું નામ નંબર ડીફેક્ટિવ તરીકે નથી લિધુસેન્ટર લિમિટ બરાબર આ નંબર ડીફેક્ટિવ છે આ np ચાર્ટ છે હું ચાર્ટનું શીર્ષક np ચાર્ટ તરીકે મૂકી શકું છું બરાબર સેવ બરાબર આ વસ્તુ પણ હું સેવ કરીશ તો આ આપણો np ચાર્ટ છે તેથી આખી પ્રોસેસ કન્ટ્રોલ લિમિટમાં છે આ કંટ્રોલ ચાર્ટ્સ વિશે હતું તો આપણે હવે પછીનાં લેક્ચરમાં મળીશું